આ તમામ એડ્રેસીંગ મોડમાં રજીસ્ટર એડ્રેસીંગ મોડ સૌથી સરળ છે તો અહીં ઓપરેન્ડ્સ રજીસ્ટર્સ હોય છે 8086 માં મોટા ભાગના ઓપરેશન્સ એ બે ઓપરેન્ડ ઇન્સ્ટ્રક્શનના હોય છે તો ઓપકોડ સિવાય આપણી પાસે બે ઓપરેન્ડ હશે જેના પર આપણે ઓપરેશન કરીશું અહીં ઇન્સ્ટ્રક્શન એ રજીસ્ટરના નામને સ્પેસિફાય કરશે જે MOV CL DH જેવી ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા ઓપરેટ થનારા ડેટાને હોલ્ડ કરે છે અહીં DH રજીસ્ટરનું કન્ટેન્ટ CL રજીસ્ટરમાં જશે આ બંને 8 બીટ રજીસ્ટર છે તો એ કોઈ સમસ્યા નથી તો આ રજીસ્ટર એડ્રેસીંગ મોડનું ઉદાહરણ છે પછી આપણી પાસે ઇમીજીએટ એડ્રેસીંગ મોડ છે તો ઇમીજીએટ એડ્રેસીંગ મોડમાં બીજું ઓપરેન્ડ ઇમીજીએટ વેલ્યુ હોય છે પ્રથમ ઓપરેન્ડ રજીસ્ટર હોઈ શકે છે જ્યારે બીજું ઓપરેન્ડ ઇમીજીએટ વેલ્યુ હોવું જોઈએ આ ઇમીજીએટ વેલ્યુ 8 બીટની હોઈ શકે છે અથવા તે 16 બીટની હોઈ શકે છે આ વેલ્યુ મેચ થવી જોઈએ જેમ કે જો અહીં 8 બીટ રજીસ્ટર હોય તો આ વેલ્યુ પણ 8 બીટની હોવી જોઈએ અને જો અહીં 16 બીટ રજીસ્ટર હોય તો આ વેલ્યુ 16 બીટ વેલ્યુની હોવી જોઈએ ઉદાહરણ તરીકે MOV DL 08 H અહીં 08H એ DL રજીસ્ટરમાં આવશે આ 8 બીટની વેલ્યુ છે અને MOV AX 0A9F H અહીં 0A9F H એ AX રજીસ્ટરમાં આવશે જેમાંથી આ 0A એ AH રજીસ્ટરમાં જશે અને 9F એ AL રજીસ્ટરમાં જશે તો આ રીતે 16 બીટ વેલ્યુને હાયર ઓર્ડર બાઈટ અને લોઅર ઓર્ડર બાઈટમાં વિભાજીત કરવામાં આવે છે અને તે અલગ અલગ રજીસ્ટરમાં જશે તો મેમરી એક્સેસ માટે તમે જોઈ શકો છો કે 8086 માં 20 એડ્રેસ લાઇન છે તો આ એડ્રેસ લાઇન્સ 220 એટલે કે 1 MB ના બરાબર સુધીનું મેમરી એડ્રેસ કરી શકે છે જો કે સૌથી મોટો રજીસ્ટર માત્ર 16 બીટનો છે અહીં ફીઝીકલ એડ્રેસ એ મેમરીમાં બાઈટનું વાસ્તવિક એડ્રેસ હોય છે એટલે કે વેલ્યુ જે એડ્રેસ બસ પર જાય છે જેની ગણતરી કરવાની હોય છે અને તે ફીઝીકલ એડ્રેસ છે તો આ ફીઝીકલ એડ્રેસ કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે તે એક સેગમેન્ટ વેલ્યુ અને પછી ઓફસેટ વેલ્યુ ના સ્વરૂપમાં રિપ્રેઝેન્ટ થાય છે જેમ કે 89ABF012 તો અહીં શું થશે અહીં 89AB ને 4 બિટ્સ દ્વારા શિફ્ટ કરવામાં આવશે જેથી અહીં છેલ્લે 0 ઉમેરાશે અને તે 20 બીટની વેલ્યુ બની જશે તો આ 20 બીટની વેલ્યુ છે અહીં કુલ 5 ડિજીટ છે અને દરેક ડિજીટ 4 બિટ્સનો હોય છે અને આ F012 એ ઓફસેટનો ભાગ છે આ F012 પણ 16 બીટની વેલ્યુ છે આપણે તેને 20 બીટની વેલ્યુ તરીકે લઈએ તેથી હેક્સાડેસિમલ નોટેશન માં મોસ્ટ સિગ્નિફિકન્ટ ડિજીટ ને 0 બનાવી અને પછી તમે ઉમેરો કરો તો પછી તમને 20 બીટનું પરિણામ મળે છે તો તે ફીઝીકલ એડ્રેસ હશે તો ફીઝીકલ એડ્રેસ એ ફીઝીકલ મેમરી માટે બાઈટનું વાસ્તવિક એડ્રેસ છે તો આ રીતે આ ઓપરેશન દ્વારા મેમરી એક્સેસ કરવામાં આવે છે તેથી આ 89ABF012 આ કવાન્ટીટીઝ અલગ અલગ રજીસ્ટરમાંથી આવી શકે છે જેમ કે ધારો કે તમે SI રજીસ્ટરનો ઉપયોગ કરી રહ્યાં છો તો SI રજીસ્ટરમાં F012 છે અને DS રજીસ્ટરમાં 89AB છે પછી જ્યારે તમે લખી રહ્યાં છો કે MOV AX SI તો અહીં આપણે ધારીએ છીએ કે આ 89AB એ DS રજીસ્ટરમાં છે અને આ SI રજીસ્ટરમાં છે તો આ આંતરીક રીતે થશે અને પછી એડ્રેસ બસ પર જે એડ્રેસ મૂકવામાં આવે છે તે 98AC2 H છે તો આ રીતે ઓપરેશન થાય છે આગળ આપણે વિવિધ એડ્રેસીંગ મોડ્સ પર ધ્યાન આપીશું જેમાં પહેલું ડાયરેક્ટ એડ્રેસીંગ છે તો ડાયરેક્ટ એડ્રેસીંગના કેસમાં એડ્રેસ ડિરેક્ટલી ઇન્સ્ટ્રક્શનમાં જ આપવામાં આવે છે તો મેમરી લોકેશનનું એડ્રેસ ઇન્સ્ટ્રક્શનમાં જ આપવામાં આવે છે ઇફેક્ટીવ એડ્રેસ એ 16 બીટનો નંબર છે તો આ 1354H એ આપણી પાસે રહેલો 16 બીટ નંબર છે અને આ 0400H એ 16 બીટ નંબર છે આ ચોરસ કૌંસ દર્શાવે છે કે આપણને તે લોકેશનના કન્ટેન્ટમાં રસ છે જો આ ચોરસ કૌંસ ત્યાં ન હોય તો તે ઇમીજીએટ એડ્રેસીંગ દર્શાવે છે તો આ 8086 એસેમ્બલી લેંગ્વેજ માટે અનુસરવામાં આવતું કન્વેન્શન છે તો જો આ ચોરસ કૌંસ ભૂલી જવાય તો તેનો અર્થ એ છે કે આ ઇમીજીએટ ડેટા છે અને જો આ ચોરસ કૌંસ ત્યાં હોય તો તેનો અર્થ એ થશે કે આ એક એડ્રેસ છે તો આ તેને અનુરૂપ મેમરી લોકેશનને એક્સેસ કરશે તો જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એકઝીક્યુટ થશે ત્યારે આ મેમરી લોકેશનનું કન્ટેન્ટ BX રજીસ્ટરમાં આવશે તો આ કેસમાં પ્રથમ ઇન્સ્ટ્રક્શનમાં શું થશે અહીં આ BL રજીસ્ટર એ મેમરી લોકેશન DS161354H નું કન્ટેન્ટ મેળવશે તો તે લોકેશન કન્ટેન્ટ BL પર આવશે અને મેમરી લોકેશન DS161355H નું કન્ટેન્ટ BH મેળવશે જે આગામી મેમરી લોકેશનનું કન્ટેન્ટ છે આ 16 બીટ ડેટા મૂવમેન્ટ છે જ્યારે આ ઇન્સ્ટ્રક્શનમાં 1 બાઈટ ડેટા મૂવમેન્ટ છે તેથી BL રજીસ્ટર એ મેમરી લોકેશન DS160400H નું કન્ટેન્ટ મેળવશે તો આને ડાયરેક્ટ મોડ કહેવામાં આવે છે કારણકે સેગમેન્ટ બેઝમાંથી ઓપરેન્ડનું ડિસ્પ્લેસમેન્ટ અહીં ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શનમાં જ સ્પેસિફાય કરવામાં આવે છે તો આ ડાયરેક્ટ મોડ ઓપરેશન છે આગળ આપણે રજીસ્ટર ઇનડાયરેક્ટ મોડ જોઈશું તો રજીસ્ટરનો ઉપયોગ એડ્રેસ આપવા માટે કરવામાં આવે છે જેનું કન્ટેન્ટ પ્રોસેસર દ્વારા એક્સેસ કરવામાં આવે છે તો રજીસ્ટર ઇનડાયરેક્ટ મોડમાં ઈફેક્ટીવ એડ્રેસ ધરાવનાર રજીસ્ટરનું નામ ઇન્સ્ટ્રક્શનમાં જ સ્પેસિફાય કરવામાં આવે છે જેમ કે ઇન્સ્ટ્રક્શન MOV CX BX માં BX રજીસ્ટરનું કન્ટેન્ટ એ ઈફેક્ટીવ એડ્રેસ છે તો આ BX રજીસ્ટર જે પણ કન્ટેન્ટ ધરાવે છે તે ઈફેક્ટીવ એડ્રેસ હશે અને અહીં બેઝ એડ્રેસ એ DSx16 હશે અને વાસ્તવિક મેમરી એડ્રેસ અથવા જનરેટ થયેલ ફીઝીકલ એડ્રેસ એ બેઝ એડ્રેસ વત્તા આ ઈફેક્ટીવ એડ્રેસ હશે તો તેમને ઉમેરવામાં આવે છે અને આપણને વાસ્તવિક મેમરી એડ્રેસ મળે છે તો આ રીતે તે કાર્ય કરે છે અને આખરે CX રજીસ્ટરને આ મેમરી લોકેશનનું કન્ટેન્ટ મળશે જેનું એડ્રેસ આ મેમરી એડ્રેસ દ્વારા આપવામાં આવ્યું છે અથવા હું કહી શકું છું કે CL ને MA નું કન્ટેન્ટ મળશે અને CH ને MA1 નું કન્ટેન્ટ મળશે તો રજીસ્ટર ઇનડાયરેક્ટ મોડ આ રીતે આ કામ કરે છે તો આ BX રજીસ્ટરનો ઉપયોગ અહીં ઓફસેટ રજીસ્ટર તરીકે થાય છે જેનો ઉપયોગ મેમરી લોકેશનને એક્સેસ કરવા માટે થઈ શકે છે હવે આપણે બેઝડ એડ્રેસીંગ જોઈએ તો આ એક એવું અન્ય પ્રકારનું એડ્રેસીંગ છે જે ઇનડાયરેક્ટ એડ્રેસીંગ જેવું જ છે પરંતુ અહીં આ DX અથવા DP રજીસ્ટરનો ઉપયોગ બેઝ વેલ્યુ અને ઈફેક્ટીવ એડ્રેસ હોલ્ડ કરવા માટે થઈ શકે છે અને પછી અહીં 8 બીટ સાઇન્ડ અથવા અનસાઇન્ડ વેલ્યુ અથવા 16 બીટ ડિસ્પ્લેસમેન્ટને ઇન્સ્ટ્રક્શનમાં સ્પેસિફાય કરવામાં આવે છે તો સાઇન્ડ 8 બીટ અથવા અનસાઇન્ડ 16 બીટ ડિસ્પ્લેસમેન્ટને સ્પેસિફાય કરી શકાય છે તો આનું ઉદાહરણ આ મુજબ છે MOV AX BX 08H માં આ બેઝ રજીસ્ટર BX સાથે આપણે ઓફસેટને પણ સ્પેસિફાય કરી શકીએ છીએ જો અહીં ઓફસેટ ન હોય તો આ BX નો ઉપયોગ બેઝ રજીસ્ટર તરીકે કરવામાં આવશે અને પછી તે DSx16BX ને એક્સેસ કરશે પરંતુ જો તમે અન્ય ઓફસેટ અમુક ડિસ્પ્લેસમેન્ટને સ્પેસિફાય કરો તો તે ડિસ્પ્લેસમેન્ટ પણ ઉમેરવામાં આવશે તો સૌ પ્રથમ આ 08H એ એક 8 બીટ નંબર છે તો આને 16 બીટ સુધી વિસ્તારવામાં આવ્યો છે અને તેને 0008H તરીકે લખવામાં આવેલ છે અને પછી આ EA ને BX0008H મળે છે તો આ આપણને મળતું ઈફેક્ટીવ એડ્રેસ છે તો જો BX નું કન્ટેન્ટ 1000 હોય તો સરવાળા પછી ઈફેક્ટીવ એડ્રેસ EA 1008 બનશે અને પછી આ બેઝ એડ્રેસ એ DS x 16 છે અને મેમરી એડ્રેસ જે જનરેટ થાય છે તે આ બેઝ એડ્રેસ વત્તા આપણી પાસે રહેલ ઈફેક્ટીવ એડ્રેસ છે પછી આ MA રજીસ્ટર માફ કરશો આ AX રજીસ્ટર એ તે મેમરી લોકેશનનું કન્ટેન્ટ મેળવશે જેનું એડ્રેસ આ મેમરી એડ્રેસ MA છે અને તમે કહી શકો કે AL ને MA નું કન્ટેન્ટ મળે છે અને AH ને MA1 નું કન્ટેન્ટ મળે છે તો જો BX1000H હોય તો આ 1000 સાથે આ 8 ઉમેરાય છે તો આ 1008H બને છે અને તે DS રજીસ્ટર પર આધાર રાખે છે તો જો DS લોકેશન કન્ટેન્ટ 2000H હોય તો આ 2000 ને 4 બિટ્સ દ્વારા લેફ્ટ શિફ્ટ કરવામાં આવે છે તેથી તે 20000 બની જાય છે અને તેમાં આ 1008 ઉમેરવામાં આવશે જેથી તે 21008H બને છે તો આ મેમરી લોકેશન એક્સેસ કરવામાં આવશે આ મેમરી લોકેશન 21008 છે તો આ લોકેશન એક્સેસ કરવામાં આવશે અને આ MA એ 21008 ની બરાબર છે આ મેમરી એડ્રેસ છે તો આ લોકેશનના કન્ટેન્ટને એક્સેસ કરવામાં આવશે અને તે AX રજીસ્ટરમાં જશે તો આ લોકેશનનું કન્ટેન્ટ AX રજીસ્ટરમાં આવશે તો આ રીતે આપણી પાસે બેઝડ એડ્રેસીંગ મોડ હોઈ શકે છે અને અહીં તમે BX ના બદલે BP નો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ જો તમે BP નો ઉપયોગ કરો તો અહીં સ્ટેક સેગમેન્ટ રજીસ્ટરનો ઉપયોગ થશે તો અહીં આ BX ને બદલે જો હું BP નો ઉપયોગ કરું તો આપણી પાસે આ મુજબના ફેરફાર થશે અહીં DS ના બદલે સ્ટેક સેગમેન્ટ રજીસ્ટર SS હશે બાકી અહીં એક્ઝેક્યુશન સમાન જ રહે છે તો આગળ આપણે ઇન્ડેક્સ્ડ એડ્રેસીંગ મોડ ને વિગતવાર જોઈશું તો ઇન્ડેક્સ્ડ એડ્રેસીંગ મોડ એ મેમરીને એક્સેસ કરવા માટે અમુક ઇન્ડેક્સ રજીસ્ટરનો ઉપયોગ કરે છે તો આ SI અથવા DI રજીસ્ટર એ મેમરી ડેટા માટે ઇન્ડેક્સ વેલ્યુ હોલ્ડ કરવા માટે વપરાય છે અને સાઇન્ડ 8 બીટ અથવા અનસાઇન્ડ 16 બીટ ડિસ્પ્લેસમેન્ટને ઇન્સ્ટ્રક્શનમાં સ્પેસિફાય કરી શકાય છે તો તમે આના જેવું કંઈક કહી શકો છો તો આનું મૂળભૂત સ્વરૂપ આવું છે જ્યાં ડિસ્પ્લેસમેન્ટ નથી તો આનું મૂળભૂત સ્વરૂપ MOV CX SI છે તો તમે જોઈ શકો છો કે આ તમામ મોડ એ ઈનડાયરેક્ટ એડ્રેસીંગ મોડના અમુક પ્રકારના ફેરફાર જેવા છે તેઓના તેમના ચોક્કસ ઉપયોગના કારણે અલગ અલગ નામો પણ આપવામાં આવ્યા છે આ સોર્સ ઇન્ડેક્સ રજીસ્ટર ડેસ્ટીનેશન ઇન્ડેક્સ રજીસ્ટર તેઓ ઇન્ડેક્સ રજીસ્ટર તરીકે કામ કરે છે અને જ્યારે આપણે સ્ટ્રીંગ ડેટા ટ્રાન્સફર કરીએ ત્યારે તેઓ ઉપયોગી બને છે તેથી જ આ SI અને DI ને અલગ મોડમાં મૂકવામાં આવે છે તો આ કેસમાં શું થશે અહીં CX રજીસ્ટર એ આ મેમરી લોકેશનનું કન્ટેન્ટ મેળવશે જેનું એડ્રેસ DSx16SI દ્વારા આપવામાં આવ્યું છે અને આ ઉદાહરણમાં આપણી પાસે કેટલાક વધારાના ઓફસેટ છે અહીં વધારાનું ડિસ્પ્લેસમેન્ટ સ્પેસિફાય કરેલું છે તો આ ડિસ્પ્લેસમેન્ટ ઉમેરવામાં આવશે તમે જોઈ શકો છો કે અહીં નંબર A2 આપેલો છે તો A2 માટે જો તમે તે 8 બીટ નોટેશન લો તો A ને 1010 અને 2 ને 0010 લઇ શકાય તો 8 બીટ નોટેશનમાં જો આ મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ 1 હોય તો તેનો અર્થ એ છે કે આ નેગેટીવ નંબર છે તો અહીં SI0A2H એમ સરવાળો કરતા પહેલા આને 16 બીટ સુધી વિસ્તારવામાં આવે છે તો 16 બીટ એક્સ્ટેંશન માટે શું કરવામાં આવે છે તો આ ભાગ 0010 અને આ ભાગ 1010 બરાબર છે પરંતુ આ નેગેટીવ છે તેથી આપણી પાસે રહેલા આ તમામ 8 બીટ 1 બને છે આ સાઇન એક્સ્ટેંશન છે તો આ તમામ બિટ્સ 1 બની જશે તો તે 16 બીટ નોટેશનમાં આ સમાન નંબર A2H ને રિપ્રેઝેન્ટ કરે છે તો આ આનું સાઇન એક્સ્ટેન્ડેડ ફોર્મ છે તો આ FFA2H બની જાય છે અને પછી ઓફસેટ મેળવવા માટે SI રજીસ્ટર સાથે FFA2H ઉમેરવામાં આવે છે અને પછી આ મેમરી એડ્રેસની ગણતરી કરવામાં આવે છે આગળ આપણી પાસે આ બેઝડ ઈન્ડેક્સડ મોડ છે તો અહીં આપણી પાસે આ બેઝ રજીસ્ટર અને આ ઈન્ડેક્સડ રજીસ્ટર છે અહીં તેઓને એક સાથે લેવામાં આવેલ છે તો ઘણી વખત તમને બે અથવા વધુ ઇન્ડેક્સની જરૂર પડી શકે છે ખાસ કરીને જો તમે 2 ડાઈમેંશનલ એરે પર કામ કરી રહ્યા હોવ તો તેના માટે તમારે બે અલગ અલગ સૂચકાંકો i અને j રાખવા પડી શકે છે અને તેના માટે આપણે આ પ્રકારના ડબલ ઈન્ડેક્સીંગ રજીસ્ટરનો ઉપયોગ કરી શકીએ અહીં ઈફેક્ટીવ એડ્રેસની ગણતરી એ કોઈ અમુક બેઝ રજીસ્ટર અને ઈન્ડેક્સડ રજીસ્ટર પર કરવામાં આવે છે અહીં બેઝ રજીસ્ટર એ BX અથવા BP છે અને ઇન્ડેક્સ રજીસ્ટર SI અથવા DI છે તો અહીં પણ એ જ વસ્તુ છે અહીં 0AH છે જેને સાઈન એકટેન્ડ કરવાથી તે 000AH બને છે 0AH એ પોઝીટીવ નંબર છે તેથી તેનું 16 બીટ સાઇન એક્સટેન્ડેડ ફોર્મ 000AH બનશે અહીં ઈફેક્ટીવ એડ્રેસ BX SI 000AH છે બેઝ એડ્રેસ x 16 છે કારણકે આ ઇન્સ્ટ્રક્શન્સમાં SI અને BX નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી આ સેગમેન્ટ રજીસ્ટર તરીકે DS નો ઉપયોગ કરે છે એટલે અહીં x 16 છે અને અહીં મેમરી એડ્રેસ એ બેઝ એડ્રેસ ઈફેક્ટીવ એડ્રેસ છે અને જો અહીં BX ને બદલે BP નો ઉપયોગ કરવામાં આવે તો તમે ડેટા સેગમેન્ટ રજીસ્ટર DS ના બદલે સેગમેન્ટ રજીસ્ટર SS નો ઉપયોગ કરશો આગળ આપણે સ્ટ્રીંગ એડ્રેસીંગ જોઈશું તો સ્ટ્રીંગ એડ્રેસીંગ એ સ્ટ્રીંગ ઓપરેશન્સ કરવા માટે જરૂરી છે સ્ટ્રીંગ એ એક ખૂબ જ મહત્વપૂર્ણ ડેટા ટાઈપ છે કારણકે તેનો ઉપયોગ ઘણી એપ્લિકેશન્સમાં થાય છે ખાસ કરીને સરખામણી કરવા માટે તેનો ઉપયોગ વધારે થાય છે જ્યારે તમારી પાસે બહારનો કેટલાક ડેટા હોય ત્યારે તમારે સરખામણી કરવાની જરૂર હોય છે અથવા ઘણી વખત હાય લેવલ પ્રોગ્રામ્સમાં આપણે ઘણા બધા સ્ટ્રીંગ મેનીપ્યુલેશન ઓપરેશન્સ કરવાના હોય છે અને જો પ્રોસેસર આ સ્ટ્રીંગ મેનીપ્યુલેશનને સીધું જ સપોર્ટ કરતું હોય તો સોફ્ટવેરમાં તમારે આ સ્ટ્રીંગને સપોર્ટ કરવા માટે વધુ જટીલ પ્રોગ્રામ્સની જરૂર નથી તો એકંદરે સ્ટ્રીંગ ઓપરેશન્સ ઝડપી બનશે તો સ્ટ્રીંગ એડ્રેસીંગ આ ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવ્યું હતું તો સ્ટ્રીંગ ડેટા પર કામ કરવા માટે આવું સ્ટ્રીંગ ઓપરેશન કરવામાં આવે છે સોર્સ ડેટા માટેનું ઈફેક્ટીવ એડ્રેસ SI રજીસ્ટરમાં સંગ્રહિત થાય છે અને ડેસ્ટીનેશન લોકેશન માટે તે DI રજીસ્ટરમાં સંગ્રહિત થાય છે અને સોર્સ માટે સેગમેન્ટ રજીસ્ટર DS છે અને ડેસ્ટીનેશન માટે તે ES છે તો આના માટેનું લાક્ષણિક ઉદાહરણ આ MOVS BYTE ઇન્સ્ટ્રક્શન છે તો તમે અહીં BYTE અથવા WORD લખી શકો છો અથવા તમે તેને ટૂંકમાં ફક્ત MOVSB પણ લખી શકો છો તો આને ટૂંકમાં MOVSB તરીકે પણ લખી શકાય છે અથવા તમે આખું MOVS BYTE પણ લખી શકો છો તો આવું કેવી રીતે કરવામાં આવે છે તો સોર્સ માટેનું ઈફેક્ટીવ એડ્રેસ એ સોર્સ ઇન્ડેક્સ રજીસ્ટર SI માં ઉપલબ્ધ છે અને આ DS રજીસ્ટરમાં સેગમેન્ટ એડ્રેસ હશે તેથી બેઝ એડ્રેસ BA x 16 હશે અને મેમરી એડ્રેસ MA BA EA છે એટલે કે બેઝ એડ્રેસ ઈફેક્ટીવ એડ્રેસ પછી ડેસ્ટીનેશન ભાગ માટે ઈફેક્ટીવ એડ્રેસ એ ડેસ્ટીનેશન ઇન્ડેક્સ રજીસ્ટર DI ના આધારે ગણવામાં આવે છે અને આ બેઝ એડ્રેસ એ એક્સ્ટ્રા સેગમેન્ટ રજીસ્ટર ES પર આધારીત છે તો ડેસ્ટીનેશન ભાગ માટે બેઝ એડ્રેસ BA x 16 હશે અને ડેસ્ટીનેશન ભાગ માટે મેમરી એડ્રેસ MAE BAE EAE છે અને મેમરી લોકેશન MAE એ MA નું કન્ટેન્ટ મેળવશે અને પછી જો DF ફ્લેગને સેટ કરેલ હશે તો SI ઘટશે અને DI ઘટશે અને જો DF એ 0 હશે તો પછી SI માં વધારો થશે અને DI માં વધારો થશે તો જેમ કે હું કહી રહ્યો હતો કે જો તમે સોર્સ બ્લોકમાંથી ડેસ્ટીનેશન બ્લોક તરફ જઈ રહ્યા હોવ અને ત્યાં ઓવરલેપિંગ હોય અહીં આ સોર્સ છે અને આ ડેસ્ટીનેશન છે તો તમારે શું કરવાની જરૂર છે કે અહીં આ SI વેલ્યુ સોર્સના નીચેના ભાગ તરફ પોઇન્ટ કરે છે અને DI એ ડેસ્ટીનેશનના નીચેના ભાગ તરફ પોઇન્ટ કરે છે અને ત્યાંથી આપણે કોપી કરવાનું શરૂ કરવું જોઈએ તો આ કેસમાં મારે દરેક બાઈટ ટ્રાન્સફર પછી SI અને DI ની વેલ્યુઝ ઘટાડવી પડશે તો મારે આ કેસમાં DF ની વેલ્યુ 1 ની બરાબર સેટ કરવી પડશે અને જો ઓવરલેપીંગ બીજી દિશામાં હોય તે કેસમાં મારે આ DF ની વેલ્યુ 0 ની બરાબર સેટ કરવી પડશે તો આ SI અને DI ની વેલ્યુઝમાં દરેક ટ્રાન્સફર પછી વધારો કરવામાં આવશે અને આપણે આ CS રજીસ્ટરને કોઈ કાઉન્ટ વેલ્યુથી ઇનિશિયલાઈઝ કરાવી શકીએ છીએ આ તમે કેટલા બાઇટ્સ ટ્રાન્સફર કરવા માંગો છો તે જોવા માટે છે તો MOVSB કોલ કરતા પહેલા જો હું એમ લખું કે MOV CX100 એટલે કે આ CX રજીસ્ટરમાં વેલ્યુ 100 હશે તો તે કેસમાં 100 બાઈટનો ડેટા ટ્રાન્સફર કરવામાં આવશે 100 બાઈટને સોર્સ લોકેશનથી ડેસ્ટીનેશન લોકેશન પર કોપી કરવામાં આવશે અને દરેક કોપી પછી આ SI અને DI રજીસ્ટર્સને આગામી બાઈટ પર પોઇન્ટ કરવા માટે અપડેટ કરવામાં આવશે અને આ 100 બાઈટ ટ્રાન્સફર સમાપ્ત થઈ ગયું છે કે નહીં તે જોવા માટે CX રજીસ્ટરની વેલ્યુમાં ઘટાડો થશે તો જ્યારે આ થઈ જશે ત્યારે તે MOVSB ઇન્સ્ટ્રક્શનમાંથી બહાર આવશે તો આગળ આપણે IO પોર્ટ એડ્રેસીંગ પર ધ્યાન આપીશું આ એડ્રેસીંગ મોડ્સનો ઉપયોગ સ્ટાન્ડર્ડ IO મેપ ડિવાઇસીસ અથવા પોર્ટમાંથી ડેટા એક્સેસ કરવા માટે થઈ શકે છે મેમરી મેપ્ડ IO માં IO પોર્ટ્સ ફક્ત મેમરી લોકેશન્સ તરીકે લેવામાં આવે છે અને સરળ MOV પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સનો ઉપયોગ કરી શકાય છે ડિરેક્ટ પોર્ટ એડ્રેસીંગમાં 8 બીટનું પોર્ટ એડ્રેસ ડિરેક્ટ ઇન્સ્ટ્રક્શનમાં સ્પેસિફાય થયેલું હોઈ શકે છે જેમ કે AL 09H માં આ પોર્ટ એડ્રેસ 09H છે તો એડ્રેસ પોર્ટ પર આ 09H મૂકવામાં આવશે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને અનુરૂપ ડિવાઇસ પસંદ કરવામાં આવશે અને વેલ્યુ ડેટા બસ પર ઉપલબ્ધ થશે તો અંતે આ AL માં એ પોર્ટનું કન્ટેન્ટ આવશે જેનું એડ્રેસ 09H હતું અને ઈનડાયરેક્ટ પોર્ટ એડ્રેસીંગમાં કોઈ રજીસ્ટર વેલ્યુનો ઉપયોગ પોર્ટ એડ્રેસ તરીકે કરવામાં આવે છે તો આપણે 16 બીટ પોર્ટ એડ્રેસ સ્પેસિફાય કરી શકીએ અને કેટલાક રજીસ્ટર વેલ્યુમાં એડ્રેસ હશે આ DX રજીસ્ટરનું કન્ટેન્ટ ગમે તે હોય તેને આ એડ્રેસ બસ પર મૂકવામાં આવે છે અને પછી આ AX રજીસ્ટરનું કન્ટેન્ટ ડેટા બસ પર મૂકવામાં આવે છે તો આ AX રજીસ્ટરનું કન્ટેન્ટ સંબંધિત પોર્ટ પર જશે તો આ રીતે આપણે આ IO પોર્ટ એડ્રેસીંગ સમજી શકીએ ડાયરેક્ટ IO જે 8 બીટ એડ્રેસ ધરાવે છે અને ઈનડાયરેક્ટ IO જે કોઈ રજીસ્ટર દ્વારા 16 બીટ એડ્રેસ ધરાવે છે આગળ આપણે રિલેટીવ એડ્રેસીંગ જોઈશું તો રિલેટીવ એડ્રેસીંગ નો અર્થ એ છે કે વર્તમાન પ્રોગ્રામ લોકેશનના સંદર્ભમાં આપણે આગલી ઇન્સ્ટ્રક્શન પર જવા માટે ઇન્સ્ટ્રક્શન પોઇન્ટર ને અપડેટ કરવાનો પ્રયાસ કરીએ છીએ તો પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શનનું ઈફેક્ટીવ એડ્રેસ 8 બીટ સાઇન્ડ ડિસ્પ્લેસમેન્ટ દ્વારા ઇન્સ્ટ્રક્શન પોઇન્ટરની તુલનામાં સ્પેસિફાય કરવામાં આવે છે ઉદાહરણ તરીકે અહીં JZ 0AH છે પહેલા આને સાઇન એક્સટેન્ડ કરવામાં આવશે જેથી તે 16 બીટની વેલ્યુ બની જશે હવે જો ઝીરો ફ્લેગ એ 1 ની બરાબર હોય તો ઈફેક્ટીવ એડ્રેસ IP 000AH હશે અને બેઝડ એડ્રેસ એ CS x 10 હશે તો આ કોઈ પણ કોડ સેગમેન્ટ એક્સેસ માટે સારું છે અને પછી આ મેમરી એડ્રેસ એ BA EA ના બરાબર હશે તો આખરે આ મેમરી લોકેશન હશે હવે જો ઝીરો ફ્લેગ 1 હશે તો પ્રોગ્રામ કંટ્રોલ આ ચોક્કસ એડ્રેસ પર જમ્પ કરશે અને જો ઝીરો ફ્લેગ 0 હશે તો આગળની ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે અહીં એક વાત નોંધવા જેવી છે કે અહીં આ ડિસ્પ્લેસમેન્ટ જે સ્પેસિફાય કરેલ છે તે માત્ર 8 બીટ ડિસ્પ્લેસમેન્ટ છે તેનો અર્થ એ કે તમે કરંટ લોકેશનથી 256 લોકેશન્સ એટલે કે 128 થી 127 સુધી આ રિલેટીવ જમ્પિંગ કરી શકો છો તો જો આ કરંટ લોકેશન હોય આ ઓફસેટ 0 હોય તો ત્યાંથી તમે 128 લોકેશન્સ પર પાછા જઈ શકો છો અથવા તમે 127 લોકેશન્સ આગળ આવી શકો છો તો ARM પ્રોસેસરથી વિપરીત કે જ્યાં 32 MB મેમરી હતી જે ખૂબ મોટી સંખ્યા હતી પરંતુ અહીં તે મર્યાદિત છે તો અહીં રિલેટીવ એડ્રેસીંગ માટે માત્ર 8 બીટ છે તમારી પાસે અન્ય પ્રકારના બ્રાંન્ચીંગ પણ છે જે 8 બીટ સુધી મર્યાદિત નથી પરંતુ રિલેટીવ એડ્રેસીંગ 8 બીટ સુધી મર્યાદિત છે આગળ આપણે અન્ય એડ્રેસીંગ મોડ પર ધ્યાન આપીશું જે છે ઈમ્પ્લાઇડ એડ્રેસીંગ જેમ કે કેટલીક ઇન્સ્ટ્રક્શન્સમાં કોઈ ઓપરેન્ડની જરૂર હોતી નથી ઇન્સ્ટ્રક્શન પોતે જ ડેટાને સ્પેસિફાય કરે છે કે જેના પર તે ઓપરેટ કરે છે ઉદાહરણ તરીકે CLC આ કેરી ફ્લેગ ને ક્લિયર કરી તેની વેલ્યુ 0 કરશે તો અહીં કોઈ ઓપરેન્ડની જરૂર નથી ઉદાહરણ તરીકે HALT અથવા KNOB તો આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન્સમાં કોઈ ઓપરેન્ડની આવશ્યકતા નથી તો આ ઈમ્પ્લાઇડ એડ્રેસીંગ મોડ છે તો તમે જોઈ શકો છો કે 8086 માં મોટી સંખ્યામાં એડ્રેસીંગ મોડ્સ છે અને આ એડ્રેસીંગ મોડ્સ અલગ અલગ રીતે ઉપયોગી છે વાસ્તવમાં ઇન્ટેલ કંપનીએ 8086 ની શરૂઆત ઘણા બધા એડ્રેસીંગ મોડ્સ સાથે કરી હતી અને પછી જયારે પ્રોસેસર્સની ડિઝાઇન કરવામાં આવી ઉદાહરણ તરીકે ARM પ્રોસેસર આપણે જોયું કે આમાંના ઘણા એડ્રેસીંગ મોડ્સને રાખવામાં આવ્યા છે અને તેમાંથી ઘણા એડ્રેસીંગ મોડ્સને કાઢી નાખવામાં આવ્યા છે જેમ કે આ RISC ફીચર માં ઘણા જટીલ એડ્રેસીંગ મોડ જેવા કે બેઝડ ઈન્ડેક્સ્ડ મોડ વગેરેને દૂર કરવામાં આવ્યા છે જ્યારે આ ઈન્ડેક્સ્ડ એડ્રેસીંગ અને ઇનડાયરેક્ટ એડ્રેસીંગને રાખવામાં આવ્યા છે તો તે આ મુજબ છે તો આગળ આપણે આ 8086 પ્રોસેસરના ઇન્સ્ટ્રક્શન સેટ પર જઈશું અને આપણે જોઈશું કે આ એડ્રેસીંગ મોડ્સનો ઉપયોગ કરીને ઇન્સ્ટ્રક્શન સેટને ડિઝાઇન કરી શકાય છે જેના દ્વારા આપણે આ 8086 પ્રોસેસરને ઘણા ઓપરેશન્સ કરવા માટે પ્રોગ્રામ કરી શકીએ છીએ